આપણે હવે પાઠ્યક્રમના બીજા ભાગ તરફ આગળ વધીએ છીએ બીજું વ્યાખ્યાન પ્રત્યાયનના પર્યાવરણની સમજ ઉપર છે હું થોડીવાર પહેલાં જે ચોક્કસ વાર્તાલાપ કરી રહ્યો હતો તેનો આ ભાગ ૨ છે હવે આપણે તેની સાથે આગળ વધીએ તે પહેલાં આપણે સાથે મળીને શું કરવાના છીએ તેનું આ વિહંગાવલોકન છે આપણે છેલ્લા વર્ગમાં જે કર્યું તે બાબતો હું તમારી સ્મ્રુતિમાં લાવીશ આપણે પ્રત્યાયનના મૂળભૂત પાસા વિશે વાત કરી જેમ કે ગર્ભિત અને સ્પષ્ટ પ્રત્યાયન આપણે પ્રત્યાયનની પ્રક્રિયા કેવી રીતે થાય છે તે અંગે વાત કરી વિવિધ અવરોધો ફિલ્ટર્સ પ્રત્યાયનના પ્રતિમાન વિશે વાત કરી અને તમે વિચારતા હશો કે જો હું સોફ્ટ સ્કિલ્સની વાત કરવાનો હોઉં તો એમાં આ ઘટકો ત્યાં કેવી રીતે પ્રસ્તુત છે હવે હું આની સાથે જ શરૂઆત કરવા માગું છું અને તેમાં આપણે જેમ આગળ વધીએ તેમ હું સંસ્કૃતિ અને સંદર્ભના ઘટકતત્વો પર ધ્યાન કેન્દ્રિત કરીશ અલબત્ત આપણે સામાન્ય રીતે જે પ્રકારે પ્રત્યાયન કરીએ છીએ તેની પણ વાત કરીશ અને તમે જો આ સ્લાઈડ તરફ જોશો તો તમે નોંધ લેશો કે શરૂઆતથી આપણે ત્રણ કે ચાર જુદી જુદી કક્ષાઓની વાત કરેલી જ છે જેમ કે શાબ્દિક અશાબ્દિક સંગીત દ્રશ્ય અને છેલ્લે આપણે ટેક્નૉલોજિ વિશે વાત કરવાના છીએ અને એ સમજવું ખૂબ મહત્ત્વનું છે કે ટેકનોલોજિના વિકાસ સાથે આપણે જે પ્રકારે પ્રત્યાયન કરીએ છીએ તેમાં પરિવર્તન આવ્યું છે કારણ કે જુઓ પ્રત્યાયન એ પ્રતીકાત્મક કાર્ય છે પ્રત્યાયન એ પ્રતીકાત્મક પ્રક્રિયા છે જ્યાં કશુંક અન્ય કશુંક દર્શાવે છે શરૂઆત કરતી વખતે શા માટે તમે સ્મિત કરો છો ચાલો કહીએ કે તમે સ્મિત કરો છો કારણ કે કોઈ પણ પ્રકારે તમે એમ પ્રત્યાયન કરવા માંગો છો કે તમે એ વ્યક્તિથી નાખુશ નથી અથવા તમારી સાથે બધું બરાબર છે જેથી તમે સારી રીતે આગળ વધી શકો આમ આ એક પ્રકારનું પ્રતીકાત્મક કાર્ય છે સ્મિત પોતે એવું પ્રત્યાયન કરતું નથી કે તમે ખુશ છો તમે ખુશ હોઈ શકો અથવા ના પણ હોઈ શકો પણ તે એક સામાજિક કાર્ય એક સામાજિક પ્રતીકાત્મક કાર્ય છે જે એ હકીકત દર્શાવે છે કે તમે ચોક્કસ બાબતો અભિવ્યક્ત કરવા માંગો છો આથી તમે પ્રત્યેક કાર્ય પ્રત્યેક સંકેત તરફ જુઓ તો તે ચોક્કસ પ્રતીકાત્મક કાર્ય કરે છે અને જો આપણે સામાજિક માનવી બનવું હોય સમાજમાં સાર્થક પ્રદાન કરવું હોયઅર્થસભર દિશામાં સંચાલિત કરવા હોય તો આ કાર્યો ખૂબ ખૂબ મહત્ત્વના છે આથી જયારે આપણે આ બાબતોને ધ્યાનમાં રાખીએ છીએ ત્યારે આપણને સમજાય છે કે સોફ્ટ સ્કિલ્સના સંદર્ભમાં પ્રત્યાયન ખૂબ ખૂબ જરૂરી છે તો પછી તમે મને પૂછશો કે શા માટે પ્રત્યાયનના ઉપયોજન તરફ ના જવું શા માટે સીધા શ્રવણ અને કથન કૌશલ્ય તરફ ના જવું પરંતુ આત્મ મનન ખૂબ મહત્વનું છે અને આપણી કેવી રીતે પ્રત્યાયન કરીએ છીએ એના પર આત્મ મનન કરતાં પહેલાં પ્રત્યાયન કરવા માટેની કેટલીક સંકલ્પનાઓ હોવી જરૂરી છે ખાસ કરીને આ કારણથી જ આપણે સંકલ્પનાઓને જોઈશું આપણે જેમ જેમ આગળ વધીશું તેમ સંપૂર્ણ પાઠ્ય્ક્રમ દરમિયાન આ સંકલ્પનાઓ વારંવાર અન્ય સંદર્ભમાં અન્ય ઉદાહરણ તરીકે આવશે જ્યારે આપણે તણાવ વિશે વાત કરીએ છીએ જ્યારે આપણે વલણ વિશે વાત કરીએ છીએ જ્યારે આપણે સમજૂતિ વિશે વાત કરીએ છીએ આપણને તરત જ સમજાય છે કે આપણે અહીં જે સંકલ્પનાઓનો પરિચય આપ્યો છે તેમાંની કેટલીક ત્યાં પણ પ્રસ્તુત છે ફરીથી એ જ કારણથી આપણે સંકલ્પનાઓને જોઈશું આથી આ પશ્ચાદ્ભૂમિકા બાંધ્યા પછી ચાલો આપણે આજે જે કરવાના છીએ તે જોઈએ આપણે આજે શું કરવાના છીએ તેની રૂપરેખા તમે પાઠ્યક્રમ શરૂ કરો તે પહેલાં જ આપેલી છે આપણે અહીંથી શરૂઆત કરી શકીએ તમે કેટલી સારી રીતે પ્રત્યાયન કરો છો હવે મુદ્દો એ છે કે તમને અગાઉથી લિન્ક આપી દેવામાં આવેલ છે તમે પાવર પોઇન્ટ પર જાઓ તો ત્યાં આપેલ લિન્કને ક્ટ પેઈસ્ટ કરીને તમે લિન્કનો ત્યાં ઉપયોગ કરી શકો પહેલું સર્વેક્ષણ તમે પીડીએફ ડોક્યુમેન્ટ તરીકે યુનિ ઓવ લૂઈઝવિલ પરથી ડાઉનલોડ કરી શકશો બીજું માનસ ઉપકરણોમાં આવેલું સ્વ સંચાલિત ઉપકરણ છે જે તમે ઓનલાઇન કરી શકશો અને તમને તેના પર પ્રાપ્તાંક મળશે આ સર્વેક્ષણ કેટલી સખત રીતે તૈયાર કરવામાં આવ્યા છે આ સર્વેક્ષણો કેટલા સારા કેટલા ખરાબ છે તે જાણવું ખૂબ અગત્યનું નથી તે શોધી કાઢવું ખૂબ પ્રસ્તુત પણ નથી તમે ત્યાં ખરાબ કાર્ય દેખાવ કર્યો છે એ જાણવું ખૂબ પ્રસ્તુત નથી એવું નથી કે આ જ એકમાત્ર ઉપલબ્ધ સર્વેક્ષણ છે અને તે તમારા વિશે તમે સારો કાર્ય દેખાવ કરનાર છો કે ખરાબ કાર્ય દેખાવ કરનાર છો તેનો આખરી નિર્ણય આપવાનું છે પરંતુ એ બાબત મહત્વની છે કે તમે તમારી જાત સાથે પ્રામાણિક રહો જો તમે એ સર્વેક્ષણમાં ભાગ લેશો તો તમે જાણી શકશો કે સામાન્ય સ્તરે પ્રત્યાયનનમાં તમે ક્યાં આવો છો તમને બે સર્વેક્ષણ આપવાનું કારણ એ છે કે તમે બંને પ્રાપ્તાંકોની તુલના કરી શકો અને સરેરાશ ખ્યાલ મેળવી શકો કે પ્રત્યાયન કરવામાં તમે ક્યાં આવો છો ધ્યાનમાં રાખો કે આ સર્વેક્ષણો તમે અંગ્રેજીમાં કેટલું સારું પ્રત્યાયન કરી શકો છો તે અંગેના નથી જે આપણા સંદર્ભમાં આજે મહત્વનું છે પરંતુ આપણે એકદમ શરૂઆતમાં જ ચર્ચા કરેલી હતી તે વિવિધ માધ્યમોનો ઉપયોગ કરીને તમે કેટલી સારી રીતે પ્રત્યાયન કરી શકો છો આટલું કહ્યા પછી આશા રાખું છું કે તમે તે કરશો તમે સર્વેક્ષણો પૂર્ણ કરશો અને ડિસ્કશન ફોરમમાં ગૂગલ ડોક્યુમેન્ટ કે ટેમ્પલેટની લિન્ક હશે જ્યાં તમે તમારું નામ જણાવીને અથવા અજ્ઞાત વ્યક્તિ તરીકે તમારો પ્રાપ્તાંક મૂકી શકશો તે કેટલોક ખ્યાલ આપશે કે સત્રની શરૂઆતમાં વર્ગનું આ કૌશલ્યનું સ્તર કેવું છે તે પ્રસ્તુત હશે કારણ કે પાઠ્યક્રમના અંતે આપણે ફરીથી આ સર્વેક્ષણ લાઈશું અને આપણે જાણી શકીશું છે સામાન્ય રીતે વર્ગમાં કેટલો અર્થસૂચક સુધાર થયેલ છે આથી હું તમને આ સર્વેક્ષણ ગંભીરતાથી લેવાનું કહીશ અને આ કહ્યા પછી આપણે રૂપરેખાના વિહંગાવલોકનના જે મુદ્દા મૂક્યા છે તે તરફ જઈએ જેને તમે આ કાર્યક્રમમાં લેવાના છો તે વિવિધ પાસાઓ વિશે છે હવે તમે જોઇ શકશો કે શ્રવણ અને કથનને હાઇલાઇટ કરેલ છે જ્યારે વાચન અને લેખનને તેમ કરેલ નથી કારણ કે કેટલીક રીતે આપણું ધ્યાન કેન્દ્ર સામાજિક વ્યવહારો પર છે એ સાચું છે કે આધુનિક સંદર્ભમાં ઝડપી વ્યવહારો માટે તમે એક અથવા બીજા પ્રકારે લખાણનો ઉપયોગ કરો છો લખો છો જ્યારે આપણે નવી ટેકનોલોજિ વિશે વાત કરીએ છીએ ત્યારે આપણે તેના વિશે સંક્ષિપ્તમાં વાત કરીશું વાચનને અહીં હાઇલાઇટ કરેલ નથી કારણ કે તે આપણું મુખ્ય ધ્યાન કેન્દ્ર નથી પરંતુ કથન અને શ્રવણ ખૂબ ખૂબ અર્થસૂચક છે જેમ આપણે કેટલાક વ્યાખ્યાનોમાં આગળ વધીશું ત્યારે તે અર્થપૂર્ણ છે જ્યારે આપણે સમજૂતિ વિકસાવવા વિશે વાત કરીએ છીએ આપણે જ્યારે વ્યવહારની વાત કરીએ છીએ ત્યારે આપણે ઘર્ષણની વાત કરીએ છીએ કારણ કે આ બાબતો મૂળભૂત રીતે આંતરવૈયક્તિક પ્રત્યાયનથી થતી હોય છે એવું નથી કે તે લેખિતમાં થતું નથી પરંતુ સામાન્ય રીતે તે કથન અને શ્રવણથી પ્રાથમિક રીતે આંગિક ભાષા દ્વારા તમારા અવાજ અને સ્વર છાયા દ્વારા થાય છે અને સોફ્ટ સ્કિલ્સના સંદર્ભમાં આપણે પ્રાથમિક રીતે આ ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવાના છીએ મેં તમને જેમ કહ્યું તે પ્રમાણે આપણે જ્યારે નવી ટેકનોલોજિ વિશે વાત કરીએ છીએ ત્યારે આપણે લખાણના ચોક્કસ પાસાઓ લખાણની રીત ભાત અને લખાણ કેવી રીતે પ્રત્યાયન કરે છે કે પ્રત્યાયન કરતું નથી તેની વાત કરીએ છીએ મેં તમને જેમ પ્રારંભિક વાર્તાલાપમાં કહ્યું હતું તેમ તમારી મદદથી આપણે કેવી રીતે લખાણ કરીએ છીએ કેવી રીતે પ્રત્યાયન કરીએ છીએ તે અંગેના ચોક્કસ પ્રયોગો કરવાની અને તેના પરિણામોને જાણવાની મજા આવશે તે ખૂબ જ ઉત્તેજનાસભર રહેશે અને આપણે જેમ આ પાઠ્યક્રમ સાથે આગળ વધીશું તેમ પછીના સપ્તાહમાં પછીથી તે કરીશું અલબત્ત જ્યારે આપણે પ્રથમ બે વિશે વાત કરીશું ત્યારે આપણે શાબ્દિક વિશે વાત કરીશું કે જે કથન અને શ્રવણ છે ચાલો હું સ્પષ્ટ કરું કે આપણે કયા મુદ્દાઓને આવરી લેવાના છીએ શરૂઆતથી જ કથનને હાઈલાઈટ કરવામાં આવેલું છે એ વધારે અગત્યનું છે કે આપણે કથન કરતાં પહેલાં શ્રવણ કરીએ શ્રવણના અનેક પરિમાણો છે અને આપણે હવે પછીના વાર્તાલાપમાં શ્રવણથી શરૂઆત કરીશું અને મહદ અંશે પ્રભાવક શ્રવણથી પ્રભાવક કથન ઉદ્ભવે છે જેના વિશે આપણે ઓછામાં ઓછા બે વ્યાખ્યાનો ફાળવીશું જે કથન અને ત્યાર પછીથી વાતચીત હશે હવે આપણે જ્યારે કથન વિશે વાત કરીએ છીએ ત્યારે અવાજની અર્થસૂચક ભૂમિકા છે અને આપણે જ્યારે અવાજ વિશે વાત કરીએ છીએ ત્યારે અવાજ સંવેગોનો વાહક છે અને તેના ખૂબ રસપ્રદ ફલિતાર્થ છે કે આપણે લોકોનું કેવી રીતે માપન કરીએ છીએ તેઓ પ્રામાણિક છે કે અપ્રામાણિક તેઓ નિષ્ઠાવાન છે કે અનિષ્ઠાવાન તેવું કેવી રીતે માપન કરીએ છીએ તો આ બાબતો અને આ મુદ્દાઓ છે અને આપણે જેમ આગળ વધીશું તેમ તેની ચર્ચા કરીશું વાચન અને લેખન મેં તમને કહ્યું તે પ્રમાણે વાચન નહિ પણ લેખન વિશે આપણે સંક્ષેપમાં જોઈશું જ્યારે અશાબ્દિક પ્રત્યાયન હોય ત્યારે હું કેટલીક બાબતો પ્રત્યે ધ્યાન દોરીશ આપણે ચહેરાના હાવભાવ પર ધ્યાન કેન્દ્રિત કરીશું હવે ચહેરાના હાવભાવ આપણા સામાજિક જીવનમાં ખૂબ ખૂબ અગત્યની ભૂમિકા ભજવે છે તમે જ્યારે બાબતોની ચર્ચા કરી રહ્યા હો ત્યારે તમે સમજી ગયા હશો કે કેટલાક લોકોના ચહેરા સામાન્ય રીતે ખુશ દેખાય છે કેટલાક લોકોના ચેહરા સામાન્ય રીતે નાખુશ દેખાય છે આપણે કેટલાક મહોરાઓ પહેરીએ છીએ હવે એવી શક્યતા રહેલી છે કે જે લોકો ખુશ દેખાય છે તે હકીકતે નાખુશ હોય એવી પણ શક્યતા રહેલી છે કે જ્યારે તેઓ બાહ્ય વિશ્વ સાથે તટસ્થ હોય ત્યારે સામાન્ય રીતે તેમના ચહેરાઓ આ રીતે અભિવ્યક્ત થાય છે આમ હકીકત એ છે કે ચહેરાની ખૂબ અગત્યની ભૂમિકા છે જે ક્ષણે કોઈ વ્યાખ્યાન માટે પ્રવેશે છે જે ક્ષણે તમારી સામે અજાણી વ્યક્તિ દેખાય છે ત્યારે તમે તેના ચહેરાની સામે જુઓ છો ચહેરો પ્રભાવક લાગે છે ચહેરો નબળો લાગે છે ચહેરો નિષ્ઠાવાન લાગે છે ચહેરો હિંમતવાન લાગે છે તમામ પ્રકારની માહિતી ચેહરા પરથી મળી શકે છે ચહેરામાં જુદા જુદા પાસાઓ અને સ્નાયુઓ કે જે ચહેરામાં અગત્યની ભૂમિકા ભજવે છે તેના પર ઘણું સંશોધન થયેલું છે અને આ એવું ક્ષેત્ર છે જેના પર પછીથી આપણે ખૂબ ખૂબ ધ્યાન કેન્દ્રિત કરીશું કારણ કે સામાજિક વ્યવહારો માટે બાબતોના આ ખૂબ ખૂબ અગત્યના પાસા છે કે તેઓ ઘર્ષણાત્મક છે વાટાઘાટ કરનાર છે સંમતિવાચક છે કે નેતૃત્વલક્ષી છે ચહેરાના હાવભાવ સર્વોચ્ચ અગત્યના છે આથી આપણે જેમ આગળ વધીએ તેમ તેના પર ધ્યાન કેન્દ્રિત કરીશું જે મહત્ત્વનો ભાગ રહેશે અંગમુદ્રાઓ અને અંગચેષ્ટાઓ અશાબ્દિક પ્રત્યાયન સાથે સંબંધિત છે અને અગાઉ વાત કર્યા મુજબ જો તમે યાદ કરી શકો તો આપણે અપ્રત્યક્ષ કે અનીચ્છાવર્તી પ્રત્યાયનની વાત કરેલી છે તમે પ્રત્યાયનનો ઇરાદો ધરાવતા ન હો તેમ છતાં ઘણી બધી બાબતો તમારા ચહેરા દ્વારા તમારા શરીર દ્વારા પ્રત્યાયન કરે છે હવે શરીરને બે આયામો છે તમે જ્યારે અંગચેષ્ટાનો ઉપયોગ કરો છો ત્યારે શરીર સક્રિય રીતે પ્રત્યાયન કરે છે આથી જ્યારે તમે કોઈની સાથે વાત કરો છો ત્યારે તમારા હાથનું હલન ચલન થઈ રહ્યું છે આને દ્રષ્ટાન્તરૂપ કહી શકાય તમે નિશ્ચિત અંગચેષ્ટા કરી રહ્યા છો જેમ કે જો હું મારો હાથ ઉઠાવીને હોઠ પર મૂકું તો તે મૌન રહેવાનું દર્શાવે છે તો આને પ્રતીકાત્મક કહેવાય હવે આ અંગચેષ્ટાઓ મહદ અંશે ઈચ્છાવર્તી હોય છે પ્રથમ અનીચ્છાવર્તી અંગચેષ્ટા હતી અને બીજી ઈચ્છાવર્તી અંગચેષ્ટા છે કેટલીક અંગચેષ્ટા પર આપણું નિયંત્રણ હોય છે આપણે ઇરાદાપૂર્વક તેમ કરીએ છીએ કેટલીક અંગચેષ્ટા એવી હોય છે જેના વિશે આપણે સભાન હોતા નથી વારંવાર તમે એવું જોયું હશે કે જાહેર વક્તવ્યનો અનુભવ ના હોય તેવા લોકોને એકાએક જ શ્રોતાગણની સામે લાવવામાં આવે ત્યારે તેઓ પોતાનો હાથ પીઠ પાછળ રાખી દે છે અથવા ખિસ્સામાં મૂકી દે છે કારણ કે તેઓ આરામદાયી અનુભવતા નથી તેઓ જાણતા નથી કે તેમના શરીરનું શું કરવું તેઓ શરીર પ્રત્યે ખૂબ જ સભાન હોય છે અને તેઓ શરીર પ્રત્યે ખૂબ જ સભાન હોવાને કારણે શરીર દ્રષ્ટાન્તરૂપ અંગચેષ્ટા કરતું નથી બીજી બાજુએ તમે ચોક્કસ અંગચેષ્ટા કરવા માંગો છો તમે જે અંગચેષ્ટા કરવાના છો તેના પર તમારું પૂરું નિયંત્રણ છે ઈચ્છાવર્તી કે અનીચ્છાવર્તી તમારું ચોક્કસ રીતે અર્થઘટન કરવા માટે અંગચેષ્ટા અગત્યની ભૂમિકા ભજવે છે કોઈ પણ જે રીતે તમારું વ્યક્તિ તરીકે અર્થઘટન કરે અને તમારા વર્તનનું માપન કરે તેમાં અંગચેષ્ટા અગત્યની ભૂમિકા ભજવે છે આવું જ અંગમુદ્રા વિશે છે તમે તમારા શરીરને કઈ રીતે ઝાલો છે તમે કઈ રીતે સ્પર્શ કરો છો તમે કઈ રીતે આગળ ઝૂકો છો આ બધી બાબતો ખૂબ અગત્યની ભૂમિકા ભજવે છે હકીકતે તમે આ બાબત જાણતા જ હશો કે તમે કોઈની પાસેથી ચાલ્યા જાઓ છો ત્યારે પણ તમે જે રીતે ચાલો છો તે જોઈને કોઈ પણ તમારા નિકટ મિત્ર તમને ઓળખી જઈ શકે છે એ માત્ર તમારા શરીરના કદના આધારે જ નહિ તમારું શરીર કેવું દેખાય છે તેના આધારે જ નહિ પરંતુ તમારી અંગમુદ્રાઓ કેવા પ્રકારની છે તેમજ તમે કેવી રીતે ચાલો છો તેના પરથી તેઓ તમને ઓળખી જાય છે વ્યવહારોના સંદર્ભમાં અંગચેષ્ટા અને અંગમુદ્રાની ખૂબ જ અર્થસૂચક ભૂમિકા છે કારણ કે સામાજિક વ્યવહારોના અવકાશમાં તમે કેટલા દૂર છો તમે કોઈના તરફ કેવી રીતે ચીંધો છો તમે કોઈના પ્રત્યે કેવી અંગચેષ્ટા દાખવો છો તે ખૂબ અર્થસૂચક ભૂમિકા ભજવે છે આ સંસ્કૃતિ અને સંદર્ભ સાથે વણાવેલું છે કે તમે કેવી રીતે જુદી જુદી બાબતોને શક્ય બનાવો છો કે તેનો અર્થ સમજો છો જુદી જુદી સંસ્કૃતિમાં એક જ સંકેતના જુદા જુદા અર્થ થઈ શકે છે ઉદાહરણ તરીકે ચોક્કસ સંસ્કૃતિમાં હું આવા પ્રકારનો સંકેત કરું તો તે 0 ગણાશે અને અન્ય કેટલીક ચોક્કસ સંસ્કૃતિમાં તે કદર કરતી અંગચેષ્ટા છે ફરીથી બાબતોનું આ ખૂબ ખૂબ અગત્યનું પાસું છે અને તમે જાણો છો તેમ આપણે વાર્તાલાપની આ શ્રેણીમાં જેમ આગળ વધીશું તેમ આપણે ઘણી જ ઉત્તેજનાસભર બાબતો જેમ કે જૂઠ અને સત્ય વિશે વાત કરીશું લોકો જ્યારે જુઠ્ઠું બોલી રહ્યા હોય ત્યારે આપણે કેવી રીતે અંદાજ લગાવી શકીએ લોકો જ્યારે સાચું બોલી રહ્યા હોય ત્યારે આપણે કેવી રીતે અંદાજ લગાવી શકીએ આપણે કેટલાક ઉપકરણોનો ઉપયોગ કરીને આવી બાબતોને ઓળખી શકવા સક્ષમ બની શકીએ છીએ અને તમે તેને કેવો પ્રતિભાવ આપો છો તેના પ્રત્યે હું ખૂબ ઉત્તેજિત છું આ બાબત ચહેરાના હાવભાવ અંગચેષ્ટા અને અંગમુદ્રા સાથે સંકળાયેલી છે કારણ કે જુઓ જૂઠ બોલવાની ક્ષમતા તમારી ઈન્દ્રિયોને નિયંત્રિત કરવાની ક્ષમતા પર આધારિત છે આથી જ્યારે તમે જુઠ્ઠું બોલો છો ત્યારે તમે તમારા વક્તવ્યમાં ચાલાકી કરો છો તમે જ્યારે જુઠ્ઠું બોલો છો ત્યારે તમે તમારા અવાજમાં તમારા ચહેરાના હાવભાવમાં તમારી અંગચેષ્ટા અને અંગમુદ્રામાં ચાલાકી કરો છો અને આપણામાંના મોટા ભાગના લોકો માટે આ બધું એક સાથે ચાલાકીથી પાર પાડવું મુશ્કેલ થઈ પડે છે આથી હમેશા કેટલુંક બહાર પડી જવાની પ્રદર્શન થઈ જવાની શક્યતા રહેલી છે તેને લીકેજ કહેવામાં આવે છે જેમ કે આંગિક ભાષા દ્વારા વક્તવ્યમાં કદાચ કોઈ ચોક્કસ શબ્દ ચૂકી જવાથી આંખોથી સંપર્ક સ્થાપીને અથવા નહિ સ્થાપીને આમ બનવા માટેના અનેક માર્ગો છે પરંતુ આપણે આત્યાન્તિક ઉદાહરણો ન લઈએ તો પણ તમે કહેશો કે આપણને આત્યાન્તિક ઉદાહરણો જેમ કે જૂઠું બોલવું તેમાં શાથી રસ પડે છે હું આ મુદ્દે ધ્યાન દોરીશ કે મોટા ભાગની સામાજિક સ્થિતિમાં આપણને જૂઠું બોલવાની ફરજ પડે છે તેને સફેદ જૂઠ કહેવામાં આવે છે આપણે તેના વિશે વિસ્તૃત સમજ મેળવીશું ત્યાર પછી આપણે તેને વિગતવાર જોઈશું પરંતુ બાબતને વધુ સ્પષ્ટ કરવા માટે સફેદ જૂઠ તે નિર્દોષ જૂઠ છે ચાલો કહીએ કે એવી પરિસ્થિતિ છે કે તમે સારું અનુભવી રહ્યા નથી તમે મિત્રની મુલાકાત કરેલી છે તમે ભોજન લીધેલું છે તમને ભોજન કરવાની ઈચ્છા નથી પરંતુ તમે બરાબર ભોજન કરશો નહિ તો તે વ્યક્તિને માઠું લાગી જશે અને દરેક વખતે તે ભોજન કેવું છે તે બાબતે પૂછશે ત્યારે તમે કહેશો કે એ સારું છે આ સફેદ જૂઠ છે આમ આપણા સામાજિક વ્યવહારો દરમિયાન આપણે જૂઠ નાના જૂઠ મોટા જૂઠ કહેતા રહીએ છીએ અને જૂઠને નહિ તો પણ બિનઆરામદાયીપણું આરામદાયીપણું ખુલ્લાંપણું પ્રતિરોધ અથવા ખચકાટના પ્રમાણનું માપન કરવું ખૂબ મહત્વનું છે સોફ્ટ સ્કિલ્સમાં સારા હોવા માટે અન્યના સંવેગોને સમજવા માટે જેમ મેં તમને પહેલાં કહેલું છે તેમ પ્રત્યાયનના અશાબ્દિક પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું ખૂબ પ્રસ્તુત છે આપણે હમણાં જ તેના પર ધ્યાન કેન્દ્રિત કર્યું મેં સ્લાઈડ પર નથી દર્શાવ્યું તેવું એક ક્ષેત્ર છે જે વક્તવ્ય સાથે સંકળાયેલું છે પેરાલિંગ્વિસ્ટિક પરિમાણો કારણ કે વક્તવ્ય તે લખાણ ધરાવે છે આથી જ્યારે આપણે શાબ્દિક બનીએ છીએ ત્યારે આપણે એવું કહીએ છીએ જેને શબ્દો તરીકે લખી શકાય આમ આ લખાણ છે આપણે આપણા અવાજને ચોક્કસ રીતે આરોહ અવરોહ આપીને તેને સ્વર છાયા આપીને જે તે બાબત ખાસ રીતે કહી શકીએ છીએ જે પેરાલિંગ્વિસ્ટિક ઘટક છે જ્યાં વારંવાર સંવેગો ભારપૂર્વક અભિવ્યક્ત થાય છે આથી જ્યારે આપણે વાતચીત વિશે વાત કરીએ ત્યારે આપણે તેના વિશે પણ વાત કરીશું અને આપણે જ્યારે ચહેરાના હાવભાવ અંગમુદ્રા અને અંગચેષ્ટા વિશે વાત કરીએ ત્યારે કેટલેક અંશે આમાનાં કેટલાક ક્ષેત્રોને લઈશું જ્યારે આપણે આ ક્ષેત્ર સાથે સુસંગત બીજી બાબત વિશે વાત કરીએ તો તે છે સંસ્કૃતિ અને સંદર્ભ કેટલીક મિનિટો પહેલાં મેં એક અંગચેષ્ટા વિશે વાત કરી હતી જેનો જુદા જુદા સંદર્ભમાં જુદો જુદો અર્થ થાય છે આપણે જેમ આગળ વધીશું તેમ સંસ્કૃતિ અને સંદર્ભ ખૂબ જ અર્થસૂચક ભૂમિકા ભજવશે અને હું આશા રાખું છું કે આ સમય સુધીમાં સોફ્ટ સ્કિલ્સ અને સોફ્ટ સ્કિલ્સના સંદર્ભમાં પ્રત્યાયનની પ્રસ્તુતતા સમજાવી શક્યો છું આપણે બાબતોના બીજા પાસા તરફ આવીએ જે આપણે લઈશું અને આશા છે કે તે ઉત્તેજનાસભર અને રસપ્રદ હશે કારણ કે હાલમાં આ સંશોધનના અગત્યના મુદ્દાઓ છે અને આપણે અભ્યાસક્રમમાં જેમ આગળ વધીશું તેમ આપણે સંભવત સાથે મળીને કેટલુંક સંશોધન કરી શકીશું ધ્વનિ અને સંગીત તે આપણી ઈન્દ્રિયોનું શ્રાવ્ય પરિમાણ છે જે એક માધ્યમ છે જેનાથી પ્રત્યાયન થઈ શકે છે આપણે જ્યારે વ્યક્તિત્વ વિશે વાત કરી રહ્યા છીએ ત્યારે આપણે અગાઉ તેના વિશે ચર્ચા કરેલી છે આથી આપણે જે કરવાના છીએ તે છે આપણે આપણા પ્રત્યાયનના સંદર્ભમાં ઘોંઘાટ અને ધ્વનિને જોઈશું જે પણ અર્થસૂચક ભૂમિકા ભજવે છે તે ચલચિત્ર બનાવવાના કે શ્રાવ્ય માધ્યમ વગાડવાના સંદર્ભે ખરેખરા પ્રત્યાયનના સંદર્ભ કરતાં સંભવતઃ વધુ અર્થસૂચક ભૂમિકા ભજવે છે ધ્વનિ તે બાબતોને સંદર્ભ આપી શકે છે પરંતુ આપણે સામાન્ય રીતે ધ્વનિનો ઉપયોગ કરતા નથી બીજી બાજુએ સંગીતની આપણા જીવનમાં ખૂબ મહત્વની ભૂમિકા છે આ એક ક્ષેત્ર છે જે આપણે લેવાના છીએ પ્રત્યાયન અને સામાજિક પ્રત્યાયનના ખૂબ અગત્યના પાસા તરીકે સંગીત હવે મુદ્દાની વાત એ છે કે તમે આશ્ચર્યચકિત થશો તમે કદાચ કહેશો કે સંગીત ક્યાં રહેલું છે હું કહીશ કે તે બહુવિધ માધ્યમોવાળા પ્રત્યાયનમાં રહેલું છે અને આપણે જે કંઈ આવરી લઈ રહ્યા છીએ તેમાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવશે કારણ કે સામાજીકરણના કાર્યમાં જ્યારે આપણે નવી ટેક્નોલોજિનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણે બહુવિધ માધ્યમો સુધી પહોંચી શકીએ છીએ આપણી પાસે એનિમેશન નું સર્જન કરવાની ક્ષમતા છે આપણી પાસે આ એનિમેશન ને ધ્વનિ સંગીત અને અન્ય બાબતો જોડી શકવાની ક્ષમતા છે આ રીતે આપણી પાસે કોઈની સાથે માત્ર સંજ્ઞાનાત્મક એટલે કે માહિતીનું પ્રત્યાયન કરવા માટેનું ખૂબ જ શક્તિશાળી ઉપકરણ જ નથી પરંતુ આપણે સંવેગો અને મનનું પણ પ્રત્યાયન કરી શકીએ છીએ આપણા સંવેગો વારંવાર આપણા સંજ્ઞાનાત્મક નિર્ણય ઘડતરને નિયંત્રિત કરે છે સુધારાત્મક ફેરફાર કરે છે ચાલાકીભર્યા બનાવે છે આથી સોફ્ટ સ્કિલ્સના સંદર્ભમાં તમે જ્યારે તેને આધુનિક ટેકનોલોજિ સાથે જોડો છો જ્યારે સોશિયલ મીડિયા સાથે જોડો છો ત્યારે તે ખૂબ જ અર્થસૂચક ભૂમિકા ભજવે છે દાખલા તરીકે જો તમે ફેઇસબુક જુઓ છો તો આપણને જણાઈ આવે છે કે વારંવાર લોકો પોતાના પ્રિય ગીતોને મૂકે છે હવે ફેઇસબુક પર તમારા પ્રિય ગીતના નિરૂપણની રજૂઆત મૂકવી તે ચોક્કસ રીતે તમારી સાંસ્કૃતિક ઓળખ સાથે જોડાય છે તમે કેવા પ્રકારની વ્યક્તિ છો તે કેટલીક વાર તમે કેવા પ્રકારનું સંગીત સાંભળો છો તેની સાથે જોડાય છે પછી તે સભાનપણે થયું હોય કે અભાનપણે તે પૂર્વગ્રહયુક્ત હોય કે હકીકતે કોઈના ખરેખરા વ્યક્તિત્વ સુધી પહોંચી શકતું હોય એ ચર્ચાસ્પદ બાબત છે અગત્યની વાત એ છે કે ફેઇસબુક પર તમે જેવા સંગીતની રજૂઆત કરો છો તે કેટલીક રીતે લોકો જે રીતે પ્રત્યક્ષીકરણ કરે છે તે નિર્ધારિત કરે છે આથી જ્યારે હું સંગીત અને તે કેવી રીતે પ્રત્યાયન કરે છે તેના વિશે વાત કરું છું ત્યારે તે સોફ્ટ સ્કિલ્સથી બહુ દૂર નથી જેટલું દૂર તે આજથી દસ વર્ષ પહેલા હતું કારણ કે આજે તમે જાણો છો તેમ બહુવિધ માધ્યમોના સંદર્ભમાં તે આપણા જીવનમાં ખૂબ જ અર્થસૂચક ભૂમિકા ભજવે છે આથી જ્યારે આપણે સંગીત વિશે વાત કરીએ છીએ આપણે એ બાબત જોઈશું કે સંગીત કેવી રીતે પ્રત્યાયન કરે છે ચાલો કહીએ કે તેના જુદા જુદા ઘટકો સંગીતની જુદી જુદી વિશેષતાઓ કે જે અર્થસૂચક ભૂમિકા ભજવે છે અને જે રીતે તે આપણા વિશે આપણા વ્યક્તિત્વ વિશે આપણા વલણ વિશે પ્રત્યાયન કરે છે અને જે રીતે સંવેગો જગાડવામાં સંવેગો અભિવ્યક્ત કરવામાં સંવેગો સાથે ચાલાકીપૂર્વક કામ પાર પાડવામાં સંગીતનો ઉપયોગ થાય છે આ કેટલીક એવી બાબતો છે જે સોફ્ટ સ્કિલ્સના સંદર્ભમાં ખૂબ પ્રસ્તુત હશે આપણે જેમ આગળ વધીએ તેમ તેના વિશે વિગતે ચર્ચા કરીશું આપણે સંગીતની સાથે સાથે કેટલીક મજાની રમતો રમીશું ક્વિઝ અને સર્વેક્ષણો કરીશું અને આપણે સહયોગથી ઓળખી કાઢી શકીએ તેવા તારણો પર આવીશું આમ જ્યારે આપણે સંગીત પ્રત્યે જોઈએ છીએ ત્યારે આપણે સંગીતમય અર્થ સંગીત અને સંવેગો પ્રત્યે જોઈએ છીએ અને પછી હું તેને ચોક્કસ પ્રવૃત્તિઓ સાથે સાંકળીશ જે તમે કરી શકો ચોક્કસ જૂથ પ્રવૃત્તિઓ જે તમે સાથે મળીને કરી શકો અને ત્યાર પછી હું પ્રત્યાયનના સંદર્ભમાં તેને પ્રયોજીશ આમ આ એક બીજી બાબત છે જે આપણે સાથે મળીને કરીશું ચાલો હવે સાંપ્રત પર્યાવરણના એક ખૂબ ખૂબ અગત્યના ઘટક પર આવીએ કે જે દ્રુશ્ય છે વીસમી સદીના ઉત્તરાર્ધમાં દ્રુશ્ય પ્રબળ બન્યું હતું અને એકવીસમી સદીમાં દ્રુશ્ય એટલું વ્યાપ્ત થયું છે કે તે આપણી ચારેય બાજુએ છે અને આપણે દ્રશ્યો સાથે ઘણો સમય વિતાવીએ છીએ હવે દ્રશ્યો દ્વારા ચોક્કસાઈથી હું શું કહેવા માંગું છું દૃશ્યને બહુવિધ માધ્યમોથી અલગ ન પાડી શકાય પણ શરૂઆતમાં માત્ર દૃશ્ય વિશે જ વાત કરીશ આપણી આજુબાજુ આપણે જે કંઈ જોઈએ છીએ તે દૃશ્ય છે તે પ્રાચીન સમયમાં પણ સાચું હતું ને આજે પણ સાચુ છે આપણી પાસે દ્રશ્યો દ્વારા કુશળતાપૂર્વક કામ પાર પાડવાની ક્ષમતા છે કારણ કે આપણા પ્રત્યાયનના પર્યાવરણ પાસે દ્રશ્યો સર્જવાની અને તેનું પ્રત્યાયન કરવાની ક્ષમતા છે આથી હું ચાલો કહીએ કે સિનેમાગ્રુહમાં બેઠો હોઉં છું ત્યારે મારી આજુ બાજુ રહેલી વિવિધ વસ્તુઓ પર મારું કોઈ નિયંત્રણ હોતું નથી પરંતુ આપણે મારી પાછળ રહેલ પાવરપોઇન્ટ સ્ક્રીન કે જેના પર હું હકીકતો દર્શાવી રહ્યો છું તે અને મારી વચ્ચે સતત બદલાયા કરીએ છીએ અને હું જો કંઈ લખું છું તો તમે હું જે કાગળ પર લખું છું તે તરફ જોશો અથવા હું તમને કોઈ ચલચિત્ર બતાવી શકું હું સંગીત વગાડો શકું અને હું કોઈ સોફ્ટવેરથી મેળવી શકાતો અપૂર્ણાંક બતાવી શકું છું આ તમામ દૃશ્ય છે અને આની આટલી પ્રભાવક ભૂમિકા છે કે આપણે દૃશ્ય અને બહુવિધ માધ્યમોની દિશામાં ઢળતા જઈએ છીએ ટેલિફોન પરથી મોબાઈલ પર કે મોબાઈલ પરથી સ્માર્ટ મોબાઇલ પર જવું આનું શ્રેષ્ઠ દ્રુષ્ટાન્ત છે અને મોબાઇલમાં પ્રાથમિક ઈન્ટરફેઇસ દ્રશ્ય હોય છે પ્રાથમિક રીતે આંતરક્રિયા દ્રશ્ય હોય છે આપણે જ્યારે લખાણ કરીએ છીએ ત્યારે પણ સ્માઈલી નો ઉપયોગ કરીએ છીએ આપણે સંવેગોનો ઉપયોગ કરીએ છીએ અને આ આપણને જણાવે છે કે આપણે લખાણથી હવે પછી સંતુષ્ટ નથી સમયના દરેક તબક્કે આપણે આપણા જીવનમાં દ્રશ્યોને દાખલ કરવા માંગીએ છીએખરું દ્રશ્યો દ્વારા મધ્યસ્થી કરીએ છીએ આમ કરવા માટેનું સંભવત કારણ એ છે કે દ્રશ્ય ખૂબ જ સમજૂતીપૂર્ણ હોય છે તે ખૂબ પ્રબળ સાંવેગિક અસર જન્માવે છે અને આથી પ્રત્યાયનના પર્યાવરણમાં સંભવત આ સૌથી વધુ ચર્ચાસ્પદ મુદ્દો છે દ્રશ્ય ખૂબ ખૂબ મહત્ત્વના બન્યા છે અને આથી આપણે જ્યારે દ્રશ્યોની વાત કરીએ છીએ ત્યારે આપણે દ્રશ્યોની બે જુદા જુદા સંદર્ભમાં વાત કરીશું આપણે દ્રશ્ય વિશે વાત કરીશું જ્યારે આપણે પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન કે અન્ય પ્રકારના પ્રેઝન્ટેશન કે મલ્ટીમીડિયા પ્રેઝન્ટેશન બનાવીશું હકીકતે આપણે સાથે મળીને પ્રેઝન્ટેશન બનાવીશું તમારામાંથી કોઈ પ્રેઝન્ટેશન અપલોડ કરે કોઈ તેના પર ટિપ્પણી કરે આપણે આ રીતે કરવાના છીએ પરંતુ આપણે ડિજિટલ યુગમાં ઉત્પન્ન થયેલા નવા દ્રશ્ય પર્યાવરણ પ્રત્યે પણ જોઈશું તે આપણી પાસેથી કેવી રીતે કામ પાર પડાવે છે આપણે કેવી રીતે તેના દ્વારા કામ પાર પાડીએ છીએ અને જે રીતે તે પ્રત્યાયન પર અસર પાડે છે ખાસ કરીને સમજૂતીપૂર્ણ પ્રત્યાયન જે આજે અગ્રીમ છે આજે પ્રત્યાયનનો અર્થ જુદા જુદા સંદર્ભમાં થાય છે સોફ્ટ સ્કિલ્સના સંદર્ભમાં તેનો અર્થ સારી છાપ પાડવી અને અન્યોને સંમત કરવાનો પ્રબંધ કરવો અને આવું બધું અને આ બધામાં દ્રશ્ય ખૂબ ખૂબ પ્રભાવક ભૂમિકા ભજવે છે જો તમે એક સો વર્ષ પહેલાના વૈજ્ઞાનિક સાહિત્ય તરફ જુઓ જો તમે ગ્રાફિક્સ તરફ જુઓ જો તમે ગ્રાફ તરફ જુઓ જો તમે આંકડાશાસ્ત્રના દ્રશ્ય પ્રદર્શન તરફ જુઓ તો તમને જણાશે કે આજે તે શ્રેષ્ઠતર વધુ પ્રભાવશાળી અને વધુ નવીનીકરણ અને વધુ સર્જનાત્મકતાથી ડિઝાઈન અને એનિમેઇટ કરેલ છે આવું શા માટે છે કારણ કે એ માત્ર માહિતી અને આંકડા મહત્ત્વના નથી પરંતુ તમે જે રીતે માહિતી અને આંકડાની રજૂઆત કરો છો તે પણ અર્થસૂચક સ્તરે મહત્ત્વનું છે આમ આંકડા અને બાબતોને દર્શાવવાના દ્રશ્ય પરિમાણ ખૂબ ખૂબ અર્થસૂચક ભૂમિકા ભજવે છે હવે દ્રશ્ય તરફ જોઈએ હવે તમે દ્રશ્ય તરફ જુઓ તો આપણે જાણીએ છીએ તેમ મેં જણાવેલો પ્રથમ મુદ્દો વીસમી સદીમાં દ્રશ્યના ઉદ્ભવ અને આજે તેના વ્યાપ અંગેનો હતો કારણ કે આજે તો હોર્ડિંગ્ઝ પણ એનિમેઇટેડ હોય છે જો તમે ક્રિકેટના મેદાન તરફ જુઓ જો તમે તેની હદ રેખા તરફ જોશો તો ત્યાં એનિમેઇટેડ દ્રશ્યો છે જો તમે ભૂગર્ભ માર્ગે ચાલતા હો જો તમે કોઈ પણ સ્થળે ચાલતાં હો જો તમે હોર્ડિંગ્ઝ મોટા વિશાળ હોર્ડિંગ્ઝ તરફ જુઓ તો તેઓ બહુઆયામી બન્યા છે પહેલાં તે દ્રશ્ય હતાં પરંતુ તે હરહંમેશ બદલાતા બહુઆયામી દ્રશ્યો છે જો તમે ખરીદી માટેના મોલમાં કામ કરતા હો તો આ બધી બાબતો તમારા માટે તદ્દન સામાન્ય છે બીજો મુદ્દો જે હું કહેવા માંગતો હતો તે એ છે કે દ્રશ્યો તે પૂરક છે આપણે જ્યારે પ્રત્યાયન વિશે વાત કરી રહ્યાં હતાં આપણે જ્યારે કથન આંગિક ભાષા અને અશાબ્દિક પ્રત્યાયન વિશે વાત કરતા હતા જો તમે સંદર્ભ એટલે કે પ્રેઝન્ટેશનના સંદર્ભ વિશે વાત કરો તો દ્રશ્ય તે પૂરક તરીકે કાર્ય કરે છે તે એવી બાબત છે જેને ઉમેરવામાં આવી છે જે પ્રત્યાયનની પ્રક્રિયામાં ગુણ વ્રુદ્ધિ કરે છે જો તમે વૈજ્ઞાનિક સાહિત્ય વિશે વાત કરી રહ્યા છો જો તમે ગ્રાફ દર્શાવી રહ્યા છો તો તે પૂરક છે આમ આજે પૂરક તરીકે દ્રશ્ય તે બીજું એક મહત્વનું પાસું છે જેની શોધ કરવી જોઈએ અને આપણે જેમ આગળ વધીશું તેમ તે કરીશું અને મેં થોડી વાર પહેલાં કહ્યું હતું તેમ તે સોફ્ટ સ્કિલ્સના સંદર્ભમાં પ્રસ્તુત છે અને છેલ્લે છે દ્રશ્ય અને બહુવિધ માધ્યમો કારણ કે દ્રશ્યને અન્ય પાસાઓ સાથે સંકલિત કરવાનું હોય છે દ્રશ્ય સ્થિર હોઈ શકે છે તે બહુઆયામી હોઈ શકે છે એટલે કે તેમાં એનિમેશન હોઈ શકે છે અથવા તે એના જેવું હોઈ શકે છે કે તમે અત્યારે મને બોલતાં જુઓ છો જેમાં દ્રશ્યની સાથે શ્રાવ્ય પણ સામેલ છે આથી જ્યારે તમે મને સાંભળી રહ્યા છો તે બહુવિધ માધ્યમ છે કારણ કે તમે એકસાથે મને સાંભળી શકો છો અને મને જોઈ શકો છો બહુવિધ માધ્યમોનો અર્થ આંતરક્રિયા કરવાની ક્ષમતા એવો પણ થાય છે આપણે જેના તરફ જોઈ રહ્યા છીએ તે તાજેતરમાં જ વિકસિત થયેલ બહુવિધ માધ્યમ છે અને તે ખૂબ જ અર્થસૂચક ભૂમિકા ભજવશે અને મેં થોડીવાર પહેલાં તમને કહ્યું હતું તેમ આપણે નાના નાના સ્માર્ટ ફોનનો ઉપયોગ કરીને પણ બહુવિધ માધ્યમ સર્જવાની ક્ષમતા ધરાવીએ છીએ અને આથી આ એક પાસું છે અને આપણે તેનો ઉપયોગ બાબતોનું પ્રત્યાયન કરવા માટે કરીએ છીએ આપણે આપણા પ્રેઝન્ટેશન મોકલીએ છીએ આપણે સ્કાઇપ નો ઉપયોગ કરીને પ્રેઝન્ટેશન બનાવીએ છીએ અને હું પાવરપોઇન્ટ સ્લાઇડ્સનો ઉપયોગ કરીને તમારા માટે પ્રેઝન્ટેશન બનાવી રહ્યો છું આમ વિવિધ પ્રકારના પ્રત્યાયનના સંદર્ભમાં દ્રશ્ય અને બહુવિધ માધ્યમોના સંદર્ભ અને તેનો ઉપયોગ કરી કેવી અસર ઊપજાવવી તે અર્થસૂચક બનશે અને આથી આપણે તે જોઈશું હવે દ્રશ્ય વિશે વાત કર્યા પછી હું તમને એક ઉદાહરણ જણાવીશ કે દ્રશ્ય કેવી રીતે ખૂબ જ ઉત્તેજનાત્મક હોઈ શકે છે હવે જો તમે આ ચિત્ર તરફ જુઓ તો આ ચિત્ર ફ્રેન્ચ ચિત્રકાર સાલ્વાડેર ડેલી એ મેટામોર્ફોસિસ ઑવ નાર્સિસસ નામનું આ ચિત્ર 1937માં બનાવેલું હવે ગ્રીક પૌરાણિક કથાઓ અનુસાર નાર્સિસસની કથા એવી વ્યક્તિની છે જે પોતાની જાતના જ પ્રેમમાં છે અને ગમે તે એક કારણસર તે એક ગ્રીક દેવીને ક્રોધિત કરે છે અને તે ક્રોધિત દેવી તેને શાપ આપે છે કે તે પોતાની જાતને જ એટલો બધો પ્રેમ કરશો કે તે પોતાને પોતાની જાતથી જ અળગો કરી શકશે નહિ અને આમ તમે જુઓ છો તેમ તે શાંત જળમાં નીચે જુએ છે પોતાનું પ્રતિબિંબ જુએ છે અને તે એનાથી એટલો બધો આકર્શિત થાય છે કે તે ફરી ક્યારેય ઉપર જોઈ શકતો જ નથી Refer Time 3104 હવે તે પૌરાણિક કથા અનુસાર એવું બને છે કે શાપને કારણે તે શાંત જળમાં નીચે જુએ છે અને સમયાંતરે તે નાર્સિસસ નામના નાજૂક અને સુંદર ફુલમાં પરિવર્તિત થઈ જાય છે હવે તમે આ ચિત્ર તરફ જુઓ તો તમને જણાશે કે ખૂબ જ પ્રભાવશાળી દ્રશ્ય દ્વારા કથાનું નિરૂપણ કરવામાં આવ્યું છે સ્થિર હોવા છતાં ચોક્કસ રીતે તે આપણું ધ્યાન ખેંચે છે ચાલો હું તમને આકૃતિને સમજવામાં મદદ કરું જો તમે નજીકથી જોશો તો તમને જણાશે કે આ માથું છે અને આ ઘૂંટણ છે આ ધડ છે આ જાંઘ છે આમ આ વ્યક્તિ છે આ છાતી છે આ ખભા છે આમ તમે જુઓ છો કે એક હાથ જળમાં જઈ રહ્યો છે અને અહીં પ્રતિબિંબ છે આ બીજો પગ છે અને આ પગને જોડતી પીઠ છે અને તે જાંઘ છે અને તે ઘૂંટણ સુધી જઈ રહી છે અને ઘૂંટણનો આ ભાગ જળમાં જઈ રહ્યો છે અને તમે ઘૂંટી અને ઘૂંટણનું પ્રતિબિંબ જોઈ શકો છો બીજો પગ વળેલો છે તમે અહીં ઘૂંટણને જોઈ શકો છો કે જે અંદરની બાજુએ વળેલ છે અને આ પાછળની બાજુ ખેંચેલ ખભો છે આથી તમે એ વ્યક્તિને જોઇ શકો છો જેણે પોતાના ઘૂંટણ પર પોતાનું માથું ટેકવેલું છે અને તે જળમાં નીચે જોઈ રહ્યો છે બીજી બાજુ જો તમે આ ચિત્ર તરફ જુઓ જે એકદમ સમાન દેખાય છે અને સ્થિતિ અને આકારો એકદમ સમાન છે પણ જો તમારે તેમાંથી અર્થ તારવવાનો હોય તો તમારે તેને જુદી જ રીતે સમજવા પડે છે કલ્પના કરો કે તે હાથ જળમાંથી ઉપર આવી રહ્યો છે હાથ અહીં ઉપર આવી રહ્યો છે આ હાથનું પ્રતિબિંબ છે તમે અહીં જે જોઈ શકો છો તે પ્રથમ આંગળી છે ત્રીજી અને ચોથી આંગળીઓ અહીં વળેલી છે અને આ અંગૂઠો જળમાંથી બહાર નીકળી રહ્યો છે આમ અંગૂઠો અને અંદરની આંગળીઓએ એક છેડાને પકડયો છે અને ઈંડામાંથી એક સુંદર નાર્સિસસ ફૂલ બહાર નીકળી રહ્યું છે આમ તમે જુઓ છો તેમ અહીં દ્રશ્ય છે અને દ્રશ્ય વિવિધ રસપ્રદ રીતે ખૂબ પ્રભાવક રીતે પ્રત્યાયન કરી શકે છે તેનું દ્રષ્ટાન્ત છે પણ તે આપણને દ્રશ્ય વિશે બીજું ઘણું કહી શકે છે દ્રશ્યો ગેરમાર્ગે પણ દોરી શકે છે દ્રશ્યો ભ્રમણા ઊભી કરી શકે છે તમારી અભિમુખતા જે પ્રકારની હોય તે પ્રમાણે દ્રશ્યો દોરી શકે છે દ્રશ્યો આપણને જુદી જુદી કથાઓ કહી શકે છે તમે અભિમુખતા બદલો અને દ્રશ્યનો અર્થ બદલાઈ જાય છે તમે રંગ બદલો છો અને દ્રશ્યનો સંદર્ભ અને તેની આજુબાજુના વિવિધ પ્રતીકાત્મક ઘટકો બદલાઈ જાય છે સમગ્ર બાબતનો અર્થ બદલાઈ જાય છે મેં અત્યારે તમને દેખાડયું છે તે ચિત્ર આ પૈકીના ઘણા ઘટકો કે જે દ્રશ્યમાં ખૂબ પ્રબળતાથી રહેલા છે તેનું દ્રષ્ટાંત છે અને આ એક એવું ક્ષેત્ર છે જેને આપણે જેમ વર્ગમાં આગળ વધીએ તેમ જોઈશું

હવે પછી જે કટલીક બાબતો આપણે જોઈશું તે છે સંસ્કૃતિ અને સંદર્ભ કોઈ પણ સંસ્કૃતિને ખૂબ વિશાળ વ્યાખ્યા હોય છે આપણે રાષ્ટ્રીય સંસ્કૃતિ વિશે વાત કરી શકીએ આપણે સ્થાનિક સંસ્કૃતિ રાજ્ય સંસ્કૃતિ વિશે વાત કરી શકીએ જ્યારે આપણે આપણી માન્યતાઓ આપણા ચોક્કસ વલણ આપણા ચોક્કસ વર્તનની તરાહો એક જ ભાષા જુદી જુદી રીતે બોલાતી હોય ત્યારેઆપણે જે રીતે બોલીએ છીએ પરંતુ જ્યારે ઉપસંસ્ક્રુતિ વિશે વાત કરીએ છીએ ત્યારે આપણે નાના ક્ષેત્ર વિશે વાત કરીએ છીએ જેમ કે ચાલો કહીએ કે આઈઆઈટી ખડગપુર ની સંસ્કૃતિ ઉપસંસ્કૃતિ કહી શકાય તમે જુઓ છો કે આ ખાસ સ્થળની અંદર લોકો ચોક્કસ રીતે વર્તન કરે છે લોકો ચોક્કસ રીતે આદાન પ્રદાન કરે છે લોકો ચોક્કસ ભાષાઓનો ઉપયોગ કરે છે તેઓ ચોક્કસ પ્રકારે ક્રિયા વિધિ કરે છે જે બીજા સ્થળે હોતા નથી તમે આઈઆઈટી ખડગપુર જેના માટે જાણીતું છે એવું રંગોળી કે રોશની એવું ગૂગલ કરશો તો પણ તમને જણાઈ આવશે કે આ ખૂબ જ અલગ પ્રકારના છે ખૂબ જ પ્રચલિત હોય તેવા જુદા જુદા તહેવારો પણ આ ચોક્કસ સ્થળની ખાસિયત છે હવે આ અમારી ઉપસંસ્કૃતિનો ભાગ છે કે વિદ્યાર્થીઓ આ બાબતો અલગ અને ચોક્કસ રીતે કરે છે હવે સોફ્ટ સ્કિલ્સ અને પ્રત્યાયનના સંદર્ભમાં સંસ્કૃતિ ખૂબ અર્થસૂચક ભૂમિકા ભજવે છે અને આપણે તેમ કહી રહ્યા છીએ તેનું કારણ એ છે કે જ્યારે આપણે કોઈ વિશેષ સ્થળની સંસ્કૃતિ વિશે વાત કરી રહ્યા હોઈએ છીએ ત્યારે આપણને સમજાય છે કે તે એ બાબત નિર્ધારિત કરે છે કે જે કહેવામાં આવી રહ્યું છે તેને આપણે કેવી રીતે સમજીએ છીએ એક સ્થળે નમસ્કાર કહેવામાં આવે છે તો અન્ય સ્થળે અભિવાદન માટે હાઇ હેલો Hi Hello કહેવામાં આવે છે આમ આ બદલાય છે આવી નાની નાની બાબતોથી અર્થસૂચક ફેર પડી જાય છે અને વ્યક્તિ જે સંસ્કૃતિની અંદર પ્રત્યાયન કરી રહી હોય તેના માટે ખૂબ જ સંવેદનાત્મક બનવું જરૂરી છે આથી જ તે પ્રસ્તુત છે આપણે જો કે સમયના જુદા જુદા તબક્કે તેના વિશે સામાન્ય રીતે વાત કરીશું સંદર્ભ વિશે આ ચાર વાક્યો દ્વારા હું ખૂબ સંક્ષેપમાં દ્રષ્ટાન્ત આપીશ ધ ગોડ્સ મસ્ટ બી ક્રેઝી મીડીવિયલ યુરોપ ગ્લાસ મેકિંગ અને વોટર તમે જ્યારે આ ચાર વાક્ય તરફ જુઓ છો ત્યારે જ્યાં સુધી તમે તેને આ શીશીમાં રૂપાંતરિત કે કેન્દ્રાભિમુખ નથી કરતાં ત્યાં સુધી તમે તેનો અર્થ સમજી શકતાં નથી ધ ગોડ્સ મસ્ટ બી ક્રેઝી એ ચલચિત્ર છે જેની શરૂઆત કોકાકોલા કે ઠંડા પીણાંની શીશીથી થાય છે મીડીવિયલ યુરોપ ગ્લાસ મેકિંગ અને શીશી બનાવવી ખૂબ અર્થસૂચક હતું શીશીની અંદર પાણીનો સંગ્રહ કરી શકાય છે તમે જાણો છો તેમ આ ચાર વાક્યોનો શીશીના સંદર્ભમાં અર્થ મળે છે જ્યારે શીશીને લાવવામાં આવે છે ત્યારે તે સંદર્ભ સર્જે છે અને તેઓ વિવિધ રીતે આંતરક્રિયા કરે છે અને શીશીને એક સંકલ્પના તરીકે જુદા જુદા પરિમાણ આપે છે ફરીથી સંદર્ભ ખૂબ પ્રસ્તુત છે આ બાબતે મેં અગાઉ કહેલું છે પરંતુ હું ઝડપથી જે બાબત લેવાનો છું તે છે નવા માધ્યમો જે સોફ્ટ સ્કિલ્સ અને પ્રત્યાયન માટે ખૂબ પ્રસ્તુત છે નવા માધ્યમો તે ડિજિટલ માધ્યમો છે અત્યારે આપણે તેમાં વિગતે નહિ જઈએ ઓનલાઈન સમાચારપત્રો બ્લોગ્ઝ વિકિઝ વિડીયો ગેઈમ્સ સોશિયલ મીડિયા અને તેમના મૂળભૂત લક્ષણો સંવાદ અને આંતરક્રિયા હોય છે આથી લખાણ સાથે ઝડપી આંતરકિયા કરવાનો કાયમી અવકાશ છે આ પત્રો જેવું નથી કે જે લખાતાં અને પહોંચતાં મહિનાઓ કે સપ્તાહો થઈ જતાં તેમનાં ચાવીરૂપ લક્ષણો એ છે કે તેમના દ્વારા કુશળતાથી કામ પાર પાડી શકાય છે તેમનું નેટવર્ક બની શકે છે તેઓ માહિતીથી ભરપૂર છે તેને સંકોચી શકાય છે અને તે ખૂબ ખૂબ આંતરક્રિયાત્મક છે આ ચાવીરૂપ લક્ષણો છે અને આપણે જેમ વર્ગમાં આગળ વધીશું અને તેના પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીશું તેમ તેની શોધ કરીશું અને તમારી મદદ વડે તેના પ્રયોગો કરીશું આપણે નવી નવી સંકલ્પનાઓ સોશિયલ મીડિયા સોશિયલ નેટવર્ક મલ્ટીમીડિયા ઈ લર્નિંગ અને શિક્ષણ પધ્ધતિ હાઈપર મીડિયા શીખીશું આપણે આમાંની કેટલીક સંકલ્પનાઓ લઈશું કારણ કે હવે પ્રત્યાયન અને સોફ્ટ સ્કિલ્સના સંદર્ભમાં તે પ્રસ્તુત બને છે આજે આપણે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવાના નથી પણ આપણે જેમ નવા માધ્યમોની શોધ કરીશું તેમ ચોક્કસપણે તેને લઈશું તો આ આપણે લીધેલ ચાવીરૂપ મુદ્દાઓનો સારાંશ છે મેં કહેલું છે તેમ આપણે શરૂઆત કરી હતી તે સર્વેક્ષણમાં ભાગ લો હવે પછીના વર્ગમાં આપણે શ્રવણ પર ધ્યાન કેન્દ્રિત કરીશું કારણ કે તે પ્રત્યાયનની એક સૌથી વધુ મૂળ્ભૂત બાબતની ચાવી છે